હવે તમે દરેક વસ્તુને સમજવા માટે જુઓ મેં તે બનાવ્યું છે એવી રીતે કે તમે કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરો બરોબર આ ટેબલ તરફ જુઓ જ્યારે 𝑗𝑗3 𝑁𝑗𝑗𝑁૫ 𝑘૧૨𝑁 અથવા 𝑘 ૧૨૫ તેથી 𝑒૩૧૪ 𝑒૩૨ ૫ 𝑒૩૩૬ 𝑒૩૪૭ 𝑒૩૫૮ એ જ રીતે જયારે 𝑗𝑗 ૪𝑁𝑗𝑗𝑁૪૪𝑘૧૨𝑁૪ અથવા 𝑘૧૨૪ તેથી 𝑒૪૧ ૫ 𝑒૪૨ ૬ 𝑒૪૩ ૭ 𝑒૪૪ ૮ જ્યારે 𝑗𝑗 ૫𝑁𝑗𝑗 𝑁૫3𝑘૧૨𝑁૫ અથવા 𝑘૧૨૩ તેથી 𝑒૫૧ ૬ 𝑒૫૨ ૭ 𝑒૫૩ ૮ એ જ રીતે બધુ મે આપના માટે મે એવી રીતે બનાવ્યું છે જેમ કે ત્યાં કોઈ પણ મૂંઝવણ રહેશે નહીં જ્યારે 𝑗𝑗 ૬𝑁𝑗𝑗 𝑁૬ ૨ 𝑘૧૨𝑁૬ અથવા 𝑘 ૧૨ તેથી 𝑒૬૧ ૭ 𝑒૬૨ ૮ અને એ જ રીતે છેલ્લે એક જ્યારે 𝑗𝑗 ૭ 𝑁𝑗𝑗 𝑁૭ ૧ 𝑘 ૧૨𝑁૭ અથવા 𝑘 ૧ તેથી 𝑒૭૧ ૮ એટલે આ હકીકતમાં તમારો 𝑒𝑗𝑗𝑘 મેટ્રિક્સ છે આ આપણે તેને કમ્પ્યુટર પર જ વાંચવું પડશે બરાબર હું તમારા માટે ફરીથી અલગથી લખતો નથી આ હકીકતમાં 𝑒𝑗𝑗𝑘 મેટ્રિક્સ છેઆ શાખા jj આગળના નોડો આ ડેટા તમારે તેને કમ્પ્યુટરને આપવો પડશે આ આપણે ૨ 3 ૪ વાચવું પડશે બરોબર આ અહી મુખ્ય આકૃતિ છે તેથી જ તે ખૂબ સરળ છે પરંતુ જ્યારે આપડે ઇચ્છા પ્રમાણે નોડ લેશું ત્યારે પણ તે કામ કરશે તમે કુલ નોડ ૮ની આસપાસ લઈ શકો છો પરંતુ તમે કોઈપણ નોડની સંખ્યાને સરળતાથી લઈ શકો છો જેને જોઈને તમારે ફક્ત તે બ્રાન્ચ નંબરો લખવા સેંડિંગ એન્ડ નોડ રિસીવિંગ એન્ડ નોડ નોડની કુલ સંખ્યા બ્રાન્ચ jj આગળ અને નોડની કુલ સંખ્યા બરાબર તમારા નોડની સંખ્યા તમારા નોડની ગણતરી બ્રાન્ચ jj આગળ અને નોડની કુલ સંખ્યા બરોબર તેથી આ તમારો 𝑒𝑗𝑗𝑘 મેટ્રિક્સ છે આ માહિતી તમારે કમ્પ્યુટરમાં જોવાની છે તેથી આકૃતિ અનુસાર તમે કઈ પણ દોરશો પરંતુ અહી તમે કોઇ પણ ભૂલ નહીં કરો ભૂલ ની કોઈ સંભાવના નથી જો તમારી પાસે આકૃતિ હોય તો તમે સરળતાથી આ રીતે કરી શકો છો જેવું મેં તમને કહ્યું હતું બરાબર તેથી મારાથી કોઈ ભૂલ થવાની કોઈ શક્યતા નથીએના પરિણામ રૂપે તે બ્રાન્ચ ના કરંટ ને આ રીતે વ્યક્ત કરી શકાય છે તેથી તે બ્રાન્ચ ના કરંટ 𝑗𝑗 આ સમીકરણ ૨૭ છે હવે તે કેવી રીતે કાર્ય કરશે તેનો અર્થ બ્રાન્ચ માટે તેનો અર્થ એ થાઈ કે બ્રાન્ચ ૧ અને બ્રાન્ચ ૨ માટે આ સમીકરણથી બધી ગણતરી થશે કારણ કે આ 𝑒 𝑗𝑗 𝑘 મેટ્રિક્સ તમે જ્યાં સુધી કમ્પ્યુટરમાંથી વાંચતા હોય તમે તેને કમ્પ્યુટરમાં ડેટા તરીકે દાખલ કરતાં હોય આ બધી બાબતો તમારે તેને બરાબર ડેટા તરીકે આપવો પડશે બરાબર તેથી સામાન્ય રીતે બ્રાન્ચ કરંટ આ વસ્તુઓ ખરેખર ખૂબ સરળ છે થોડુંક જો તમે ગણતરી પર ધ્યાન રાખો અને જો તમને કોડિંગ ખબર હોય તો તમે આ વસ્તુઓ જાણી શકશો અને તે ખરેખર ખૂબ સરળ છે તેથી k ૧ N પરંતુ હું તમને પરીક્ષાના હેતુથી એક વાત જણાવીશ કે તમને ફક્ત કેલ્ક્યુલેટર હાથની ગણતરી માટે આપવામાં આવશે કોડિંગનો કોઈ પ્રશ્ન નહીં હોય પરંતુ જો કોઈ પણ આ વસ્તુ વાંચતા હોય ત્યારે કોડ લખી ને આ આંકડાકીય સમસ્યા નો હલ કરી શકાય અને ઉતર મડે હું તમારી પ્રશંશા કરીશ તે ખરેખર સરળ છે તેથી તમારા બ્રાન્ચ કરંટ jj બરાબર બ્રાન્ચ કરંટ ને આ સમીકરણથી અભિવ્યક્તિ કરી શકાય છે આ રીતે શા માટે આપવામાં આવ્યું છે એકવારમેટ્રિક્સ વાંચ્યા પછી અને is ના પ્રારંભિક મૂલ્યોની ગણતરી કરવામાં આવે છે મેં તમને કહ્યું હતું કે વોલ્ટેજ કેવી રીતે જાણી શકાય છે પછી આપમેળે આ સરળ ગણતરીથી બ્રાન્ચ કરંટ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે બરાબર તે કેવી રીતે થશે વધુ સમજણ માટે મેં તેને ફરીથી યોગ્ય બનાવ્યું છે જો 𝑗𝑗 ૧ એટલે આ સમીકરણ ૨૭માં 𝑗𝑗 ૧ તેનો અર્થ એ કે 𝑁 ૧ ૭ અને આ મેટ્રિક્સ પહેલા થી જ આપણાં કમ્પ્યુટરમાં છે આ તે ડેટા છે અનેઆ ડેટા વિશે ખબર છે બરોબર ખરેખર આજકાલ કોડ લખવા માટે ઘણી લેંગ્વેજ ઉપલબ્ધ છે ઘણા બધા સોફ્ટવેર પેકેજીસ ઉપલબ્ધ છે પરંતુ હું વૃદ્ધ થઈ ગયો છું જ્યારે અમારો સમય હતો અમે ફોરટ્રેન ૭૭ માં કોડ લખતા હતા પછી ફોરટ્રેન ૯૫ બરાબર આજની તારીખે મારી ઉમર થઈ ગઈ છે પરંતુ આજે પણ તે કોડિંગ કેવી રીતે કરવું મને આવડે છે પરંતુ સવાલ એ છે કે જો તમે આજકાલ કોડ લખો છો તો ઘણી લેંગ્વેજો ઉપલબ્ધ છે C C C શાર્પ બરાબર ઘણી બધી બાબતો ત્યાં છે પરંતુ તમારે પહેલા C માં લખવું પડશે પછી C પછી C શાર્પ બીજી ઘણી લેંગ્વેજો પણ ઉપલબ્ધ છે જે રીતે તમે ઇચ્છો તે રીતે બરોબર તે ગમે તે હોય પરંતુ તમારે કોઈ પણ રીતે પહેલા ડેટા આપવો પડશે પહેલાં આ ડેટાને વાંચવો પડશે બરાબર અને ડેટા વાંચન પણ આજકાલ ખૂબ જ સરળ વસ્તુ છે મેં મારા વિદ્યાર્થી જ્યારે કોડ લખતા હતા જે કંઈપણ જોયું છે ત્યારે તેઓ કોડને લેપટોપનો ઉપયોગ કરીને મારી સામે ચલાવતા હમણાંની વસ્તુઓ ખૂબ જ સરળ છે આજકાલ કોડિંગ ખૂબ સરળ થઈ ગયું છે ફક્ત તમારે થોડી અલગ વસ્તુઓ શિખવી પડે જેમ કે C C તેમાં C શાર્પ પરંતુ વિદ્યાર્થીઓ હંમેશા મને કહે છે C શાર્પ ખૂબ જ સારી છે બરાબર કોઈપણ રીતે તમે ઇચ્છો તે રીતે જો તમે કોઈ કોડિંગ અથવા તેના પર કંઈ પણ લખો છો અને જો તમે મને ઇમેઇલ દ્વારા ફોરમમાં મૂકવાને બદલે પરિણામ મોકલો તો હું ખરેખર તેની પ્રશંસા કરીશ તો હવે k ૧૨ ૭ નો અહી મતલબ ઍટલે તેથી 𝑖𝑒૧૧𝑖𝑒૧૨𝑖𝑒૧૩𝑖𝑒૧૪𝑖𝑒૧૫𝑖𝑒૧૬𝑖𝑒૧૭ તેથી 𝑒૧૧ ૨ 𝑒૧૨૩ 𝑒૧૩ ૪ 𝑒૧૪ ૫ e૧૬ ૭ e1૭ ૮ તેનો મતલબ જો તમે આ મૂકો 𝐼૧ 𝑖૨𝑖૩𝑖૪𝑖૫𝑖૬𝑖૭𝑖૮ તે મળી જાય છે આ સરળ સમીકરણથી બરોબર તેથી આ માટે તમે તેને સરળ રીતે કોડમાં મૂકી શકો છો 𝑗𝑗 માટેમારો મતલબ કે જો તમે લૂપ માટે જો ૨મૂકશો તો તે બધું 𝑗𝑗 ૧૨LN અને 𝑘 ૧૨ jj i હલ કરવા LN ઉપર બધુ આપમેળે યોગ્ય થઈ જશે કારણ કે કમ્પ્યુટરમાં પહેલેથી જ 𝑒 મેટ્રિક્સ પહેલેથી વચાયું હશે તેથી તે સ્વચાલિત સાચું થશે તેથી તે જ રીતે મેં તમારા માટે I૨ માટે જે લખ્યું છે જેમ કે તમે સાચી રીતે સમજી શકો તેથી jj ૨ તેથી તેનો મતલબ N૨ ૬ આપડે જોયું બરોબર અને k ૧૨ ૬ તેથી 𝑖𝑒૨૧𝑖𝑒૨૨𝑖𝑒૨૩𝑖𝑒૨૪𝑖𝑒૨૫𝑖𝑒૨૬ તેથી 𝑒૨૧ 3 𝑒૨૨ ૪ 𝑒૨૩૫ 𝑒૨૪ ૬ 𝑒૨૫ ૭ 𝑒૨૬ ૮ આ બધી ડેટા કમ્પ્યુટરમાં વંચાશે તેથી𝐼૨ 𝑖૩𝑖૪𝑖૫𝑖૬𝑖૭𝑖૮ તેથી આ સમીકરણને ૨૯ કહેશું આ જ રીતે jj ૩ ૪ LN બ્રાન્ચ કરંટો ૩૪𝐼𝐿𝑁 આ કેસમાં તે ૭ છે ઍટલે કુલ નોડ ૮ છે તેથી બ્રાન્ચ સંખ્યા તે ૧ છે આપડા કેસમાં ૭ છે બરાબર તેથી અને તે સમીકરણ ૨૭ થી સરળતાથી ગણી શકાય મારો મતલબ એ છે કે આ સમીકરણથી તમે જે પણ સમીકરણ યોગ્ય કરે છે તે કરી શકો છો આ સમીકરણમાંથી તમે અન્ય બ્રાંચો માટે પણ યોગ્ય ગણતરી કરી શકો છો તેથી બ્રાન્ચ કરંટની ગણતરી બતાવવામાં આવી છે કે અલબત્ત કેવી રીતે આ કરવું તે જો I ના પ્રારંભિક મૂલ્યો જાણીતા હોય અને મેં તમને બતાવ્યું કે પ્રાંરભિક વેલ્યુ ની ગણતરી કેવી રીતે કરવી તેને તમે શું કહો છો 𝐼 બરાબર હવે હું શું કરીશ તમને 2 અલ્ગોરિધમ્સ સમજાવીશ આ પહેલું છે હવે હું જે કંઇ સમજાવું છું તે જુઓ એલ્ગોરિધમ છે પછી હું બાજુની બ્રાંચો લઈશ પણ પ્રશ્ન એ છે કે 2 જુદી જુદી પદ્ધતિઓ સમજાવ્યા પછીનાં ઉદાહરણો પછી હું અહીં હલ કરવા માટેના કેટલાક ઉદાહરણો લઈશ પછી આપણે વોલ્ટેજ સ્ટેબિલીટી ભાગ પર આવીશું તેથી પહેલા અલ્ગૉરિઘમ માં ૧ વાચો આ સબસ્ટેશન વોલ્ટેજ છે તે v૧ છે લાઈન ડેટાની વેલ્યુ r x છે અને લોડ ડેટા તે PL QL છે બરોબર શરૂઆતમાં ફ્લૅટ વોલ્ટેજ ધારો તે v v૧ ૧∠0° ત્યાં i ૧૨ NB કુલ નોડ બરાબર આ સબસ્ટેશન વોલ્ટેજ લાઇન નક્કી કરે છે નોડ બ્રાન્ચ બધું અહીં આવશે લાઇન ડેટામાં બરાબર હવે તમે ejj k મેટ્રિક્સ માથી ત્યાં 𝑗𝑗 ૧૨ LN અને 𝑘 ૧૨ 𝑁 𝑗𝑗 અહીં પ્રોગ્રામમાં પણ તમે તેને પર યુનિટ માં રૂપાંતરિત કરી શકો છો પરંતુ અહીં જો ડેટા આપણે પર યુનિટ માં ધારણ કરીશું પરંતુ જ્યારે આપણે આંકડાકીય ઉદાહરણો લઈશું ત્યારે અમે તમને બતાવીશું કે કેવી રીતે પર યુનિટ મૂલ્યોમાં રૂપાંતર કરવું બરોબર ૨ હવે તમે ઇટરેશન કાઉન્ટ નક્કી કરો 𝐼𝑇 0 ૧ ને બદલે હું કહું છું કે તે ઇટરેશન ૦ ની બરાબર છે પછી ૩ 𝐷𝑉𝑀𝐴𝑋 ૦ નક્કી કરો જે વોલ્ટેજ તફાવત મહત્તમ ૦ છે સમીકરણ ૨૬ નો ઉપયોગ કરી ને લોડ કરંટ 𝑖𝑝 ની ગણતરી કરો ત્યાં 𝑝૨૩𝑁𝐵 4 તે પછી તમે સમીકરણ ૨૭ નો ઉપયોગ કરીને બ્રાન્ચ કરંટ ની ગણતરી કરો પછી એકવાર તે થઈ જાય પછી તમે બ્રાન્ચ કરંટ ની ગણતરી કરો જે આપણે બતાવ્યા છેતે તમારો ૫ તેથી એકવાર તે બ્રાન્ચ કરંટ મળી જાય પછી આ વોલ્ટેજ મેં તમને બતાવ્યું છે કે વોલ્ટેજના તીવ્રતાની ગણતરી કેવી રીતે કરવી ૬ 𝑚૧𝐼𝑆𝑗𝑗 સેટ કરો 𝑗𝑗 ૧ મુકો અને 𝑚૨𝐼𝑅𝑗𝑗 બરાબર અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ 𝑉𝑚૨ ની ગણતરી કરો સમીકરણ ૮ નો ઉપયોગ કરીને નોડ 𝑚૨ ઉપર સંપૂર્ણ વોલ્ટેજ ની ગણતરી કરો તે 𝐷𝑉𝑚૨𝐴𝐵𝑆𝑉𝑚૨−𝑉𝑉𝑚૨ તેથી આ 𝑉𝑉𝑚૨ શું કરશે ખરેખર તે અહીં શરૂઆતમાં આપવામાં આવ્યું નથી તેથી શરૂઆત માં તમે આ બધી વસ્તુઓના પ્રારંભિક મૂલ્યો ધારણ કરો છો ૭ તેથી એકવાર આ થઈ ગયા પછી તમે તપાસો જો 𝐷𝑉𝑚૨𝐷𝑉𝑀𝐴𝑋 છે કે નહીં કારણ કે શરૂઆત માં આપણે કેટલાક 𝐷𝑉𝑀𝐴𝑋0 સેટ કર્યા છે જો તે તમારા 𝐷𝑉𝑚૨𝐷𝑉𝑀𝐴𝑋 છે તો સ્ટેપ ૮ પર જાઓ તમે 𝐷𝑉𝑀𝐴𝑋𝐷𝑉𝑚2 મુકો નહીં તો સ્ટેપ ૯ પર જાઓ અને તે બ્રાન્ચ સંખ્યા વધારશે 𝑗𝑗 𝑗𝑗 ૧ છે તમે 𝑗𝑗 ૧ થી પ્રારંભ કર્યો છે તમે વધારો કર્યો 𝑗𝑗 𝑗𝑗 ૧ બરાબર અને શરૂઆત માં દરેક વખતે અમે DVMAX નું મૂલ્ય શું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ બધા DVMAX ના પ્રારંભિક મૂલ્યો ૦ તમે રાખી શકો એટલે આપણે તે ૦ રાખ્યું બરાબર ૮ 𝐷𝑉𝑀𝐴𝑋𝐷𝑉𝑚૨ ૯ 𝑗𝑗𝑗𝑗૧ જ્યાં સુધી 𝑗𝑗 ≤ 𝐿𝑁 ૧૦ જો સ્ટેપ ૬ માં 𝑗𝑗 ≤ 𝐿𝑁 મળે છે નહીં તો સ્ટેપ ૧૧ પર સીધા જ જાઓ બરાબર કારણ કે સ્ટેપ ૧૧ માં દર વખતે ત્યાં જઈ ને 𝐷𝑉𝑀𝐴𝑋 ની ગણતરી થઇ રહી છે બરાબર ગૌસ સીડલ પદ્ધતિની જેમ તમે મહત્તમ વોલ્ટેજ તફાવત લો છો ૧૧ જો 𝐷𝑉𝑀𝐴𝑋 𝜖 તો અહીં સ્ટેપ ૧૪ પર જાઓ ઉકેલ કન્વર્ઝ થયો છે નહીં તો તમે સ્ટેપ ૧૨ પર જાઓ ૧૨ ઇટરેશન કાઉન્ટ 𝐼𝑇𝐼𝑇૧ ૧૩ તમે 𝑉𝑉𝑚૨𝑉𝑚૨ નક્કી કરો શરૂઆતમાં આપણે માની લીધું છે કે તે એક છે પરંતુ હવે તમારે 𝑉𝑉𝑚૨𝑉𝑚૨ નક્કી કરવું પડશે ત્યાં 𝑚૨૨૩𝑁𝐵 નોડો ની સંખ્યા સ્ટેપ ૩પર જાઓ ૧૪ ઉકેલ કન્વર્ઝ થયો છે લાઇન લોસીસ લાઈન ફ્લો વગેરેની ગણતરી કરો પછી તમારા સ્ટેપ ૧૨માં છો 𝐼𝑇 𝐼𝑇 ૧ અને જો ઉકેલ કન્વર્ઝ થાય છે તો તે ઠીક છે તેને નક્કી કરો અને અહીં પણ જ્યારે તમે 𝑉𝑉𝑚2𝑉𝑚2 નક્કી કરી રહ્યાં હોય તે પછી તરત જ આવશે નહીં હું એ ચૂકી ગયો છું તે તમારા સ્ટેપ ૩ પર જશે તેથી આ રીતે અને અન્યથા તે થશે કારણ કે તમે અહીંથી ઈટરેશન સંખ્યા ચાલુ થઈ રહી છે પરંતુ આખરે તમારે ફરીથી સ્ટેપ ૩ પર આવવું પડશે કારણ કે ફરી શરૂઆત માં આપણે 𝐷𝑉𝑀𝐴𝑋 ૦ થી શરૂ કરીશું હું આ એક ચૂકી ગ્યો છુ પણ હું તેને ફરીથી કહીશ તેથી સ્ટેપ ૪ મહેરબાની કરીને તે 𝜖 ની વેલ્યુ 𝜖 10 4 કરતા ઓછી હોવી જોય આ મૂલ્ય સેટ કરે છે અને પછી ઉકેલો બરાબર કન્વર્ઝ થાય છે બરાબર તેથી આ ખરેખર તે છે જેને તમે અલ્ગોરિધમ તરીકે બોલાવો છો તેથી અત્યાર સુધી જોયું કે અહીં કોઈ પ્રથમ વસ્તુ અહી તહી નથી ત્યાં કોઈ ડેરિવેટિવ સ્લંગન નથી આ રીતનો ઉપયોગ તમે તેને શું કહો છો ન્યુટન રાફશન લોડ ફ્લો પદ્ધતિમાં થાય છે બરાબર કોઈ ડેરિવેટિવ ત્યાં નથી બરાબર અને તે સીધું જ છે કે તમે તે નેટવર્કની રેડિયાલિટીનો ઉપયોગ કરી રહ્યા છો જે આપણે કરી રહ્યા છીએ અને બીજી વસ્તુ એ છે કે જો તમે ડિસ્ટ્રિબ્યૂશન લોડ ફ્લો માટે ઉપયોગ કરો છો તો તમારે આના માટે યોગ્ય રીતે હલ કરવા માટે ક્પ્લડ ન્યુટન રાફશન પદ્ધતિ વાપરવી પડશે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે સામાન્ય રીતે ડીક્પલ્ડ અથવા ફાસ્ટ ડીક્પ્લડ લોડ ફ્લો વપરાય છે તે ખરેખર કન્વર્ઝ થતું નથી તે મોટાભાગના કિસ્સાઓમાં તે ડાઇવર્ઝ કરે છે પરંતુ જો તમે ક્પ્લડ ન્યુટન રાફશન પદ્ધતિનો ઉપયોગ કરો છો ત્યારે તેઓ યોગ્ય રીતે કન્વર્ઝ થાય છે પરંતુ તમારે જાણવાની જરૂર છે કે મૂલ્યાંકન કરવા માટે જેકોબિયન મેટ્રિક્સ જરૂરી છે ક્પ્લડ ન્યુટન રાફશન પદ્ધતિ પરંતુ અહીં ન્યુટન રાફશન પદ્ધતિ જેવુ કંઈ નથી તે ફક્ત મૂળભૂત રીતે પાછડ અને આગળ પ્રકાર જેવી જ પદ્ધતિ છે બરાબર અને તમે સરળતાથી સરળતાથી ઓળખાતા આ નેટવર્કને જ સરળતાથી હલ કરી શકો છો તમે નેટવર્કની રેડિયલ લાક્ષણિકતાના મદદ લઈને બરાબર તેથી આ રીતો ખૂબ જ સરળ છે ત્યાં ખરેખર કંઈ નથી અને વર્ગખંડના હેતુ માટે હું જ્યારે આને હલ કરીશ ત્યારે આપણને ખબર પડશે કે તે ખૂબ સરળ છેઅને આશા છે કે અહી સુધી તમે આ સમજી શક્યા હશો મુખ્ય ફીડર માટે બરાબર હવે તમે આગળ આવો કારણ કે આપણે તેને સર્વસામાન્ય બનાવવું પડશે તેથી તેથી જ મુખ્ય ફીડર કેસ તમને સરળ લાગે આ સમાન અલ્ગોરિધમ સર્વસામાન્ય બાબતમાં પણ લાગુ પડે છે તેથી સર્વસામાન્ય કિસ્સામાં પણ એલ્ગોરિધમ આપવામાં આવશે નહીં આ તે જ અલ્ગોરિધમ છે જે આપણે ઉપયોગ કરીશું બરાબર પરંતુ ચાલો હવે સર્વસામાન્યીકૃત કિસ્સો જોઈએ બરોબર હવે કારણ કે આ વર્ગખંડ છે તેથી હું ખૂબ મોટું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક લઈ શકતો નથી પરંતુ અહીં મેં ૯ નોડનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક લીધું છે બરાબર તેથી આ એક સબસ્ટેશન છે બરાબર 2 લેટરલ બ્રાંચો લેવામાં આવી છે આ સાંભળો આપણે જે રીતે આ રીતને સમજાવી છે તે નોડની સંખ્યા ઇચ્છાધીન છે તમે જે પણ રીતે નોડને ક્રમાંક આપો છો તમારો ઇ મેટ્રિક્સ આપમેળે નોડની તમારી રચનામાંથી રચાય છે તેથી આ નોડ નોડ ક્રમાંક આપવાની કોઈ વ્યવસ્થિત રીત નથી તમે ફક્ત તમે જે નંબર મૂકવા માંગો છો તે રીતે મૂકી શકો છો ૧ થી ૯ ની વચ્ચે બરાબર માની લો કે આ ૧૨૩૪ છે હું તેને ૧ આપું છું આ ૨ હોઈ શકે છે આ ૫ હોઈ શકે છે અને આ તમારો ૪ હોઈ શકે છે જે રીતે હું ઇચ્છું છું તે રીતે કઈ વાંધો નથી તેથી તમે ઇચ્છો તે રીતે તમે ક્રમાંક આપી શકો છો તે કોઈ સમસ્યા નથી ફક્ત ક્રમાંક ૧ થી ૯ વચ્ચે જાળવવાનો પ્રયાસ કરો તે પછી જ્યાં પણ તમે તે ક્રમાંક આપો તો કોઈ ફરક પડતો નથી કારણ કે તમારી પાસે ૯નોડ છે બરાબર તેથી ત્યાં ફક્ત એક જ વસ્તુ નથી કે કનેક્ટિવિટી કનેક્ટિવિટી અનુસાર તમારે આ ઇ મેટ્રિક્સ બનાવવું પડશે અને ઇ મેટ્રિક્સ મહત્વપૂર્ણ છે તેથી હવે આ સબસ્ટેશન છે આ તમારો ૯ નોડનો પ્રૉબ્લેમ છે તેથી આ ૧૨૩૪૫૬ ખરેખર આ ૧ થી ૬ છે જો તેને મુખ્ય ફીડર કહેવામાં આવે છે તો આપણે બીજી 2 લેટરલ બ્રાંચોમાંથી ૨ લોડ છે લેટરલ બ્રાંચોમાં કારણ કે આ વર્ગખંડની તાલીમ છે કે હું ખૂબ મોટું નેટવર્ક લઈ શકતો નથી અને આપી શકતો નથી પછી તે હશે તો પછી તે ખૂબ જ ગોટાળાવાળું હશે અને બીજી બાજુએ એક જ નોડ છે ત્યાં એક જ બ્રાન્ચ છે બરાબર અને આ ૮ નોડને બદલે આ ૯ નોડ છે જે મેં તમારા માટે સમજી શકાય તેવું સરળ કરેલ છે તો આ બ્રાંચ ૧ છે બધા લાલ ચિન્હો છે આ બ્રાન્ચ ક્રમાંક ૧૨૩૪૫ છે આ તમારું 5 છે પછી બ્રાન્ચ આ બ્રાન્ચ ૬ છે આ ખરેખર બ્રાન્ચ ૬ છે મેં અહીં લખ્યું છે આ બ્રાન્ચ ૭ છે અને આ બ્રાન્ચ ૮ છે બરાબર બ્રાન્ચના નમૂના લેવા પણ તમે જે રીતે નોડ આપો તે રીતે માર્ક કરો અને બ્રાન્ચ ક્રમાંક આપમેળે અપાશે આપણે આગળ વધશું બરાબર પરંતુ મૂંઝવણ ટાળવા માટે કારણ કે જ્યારે તમે ડેટા ઉત્પન્ન કરો છો કમ્પ્યુટરમાં તમે આના જેવા ક્રમાંક નંબર ૧૨૩૪ જોશો તેથી વધુ સારી રીતે તમે તે બ્રાન્ચ ક્રમાંક ને તે મુજબ જ મૂકી શકો છો બરાબર તેથી આનો અર્થ એ કે આ લીલો રંગ છે એ બધા ઇમ્પીડન્સ છે 𝑍૧𝑍૨ જે 𝑟૧𝑗𝑥૧𝑟૨𝑗𝑥૨ છે આ બધા ઇમ્પીડન્સો છે જ્યાં બધે લોડ આપવામાં આવે છે 𝑖૨ લોડ છે તે 𝑃𝐿૨𝑗𝑄𝐿૨છે પરંતુ અહીં બતાવ્યા નથી પછી આકૃતિ ખૂબ ગોટાળાવાળી થઈ જશે બરાબર પરંતુ તમે મુખ્ય ફીડર કેસ માટે આપણે તે બતાવ્યું છે તે અહીં છે 𝑖૩ એટલે 𝑃𝐿૩𝑗𝑄𝐿૩ લોડ છે તે જ રીતે 𝑖૪ 𝑃𝐿૪𝑗𝑄𝐿૪ છે તેથી દરેક જગ્યાએ 𝑖૯ માટે 𝑃𝐿૯𝑗𝑄𝐿૯ લોડ છે તેથી દરેક જગ્યાએ ત્યાં લોડ છે બરાબર પરંતુ બતાવવામાં આવ્યું નથી પરંતુ મે ફક્ત મુખ્ય ફીડર કેસમાં બધું જ બતાવ્યું છે બરાબર અને બ્રાન્ચ કરંટને પણ 𝑖𝐿 પ્રત્યય આપેલ છે પરંતુ જ્યારે તમે તમારા ગણિતની રીતે લખો ત્યારે તે કૌંસમાં જ હશે બરાબર no 𝑗𝑗 Sending end 𝑚૧𝐼𝑆𝑗𝑗 Receiving end 𝑚૨𝐼𝑅𝑗𝑗 Nodes beyond Branch 𝑗𝑗 𝑁𝑗𝑗 ૧ ૧ ૨ ૨૩૪૫૬૭૮૯ ૮ ૨ ૨ ૩ ૩૪૫૬૯ ૫ ૩ ૩ ૪ ૪૫૬૯ ૪ ૪ ૪ ૫ ૫૬ ૨ ૫ ૫ ૬ ૬ ૧ ૬ ૨ ૭ ૭૮ ૨ ૭ ૭ ૮ ૮ ૧ ૮ ૪ ૯ ૯ ૧ તેથી હવે આ સાથે તમે આ કોષ્ટક પ્રથમ બનાવો તો આ બ્રાન્ચ ક્રમાંક છે તમારી પાસે કુલ ૯ નોડ છે તેથી તમારી પાસે બ્રાંચો ૧૨૩૪૫૬૭૮ છે પછી સેંડિંગ નોડ આ ટૂંકમાં મેં કર્યું છે કારણ કે અહીં આ પૃષ્ઠ પર જગ્યાની સમસ્યા છે જોકે આ મોકલવાનો અર્થ એ છે કે સેંડિંગ એન્ડ નોડ 𝑚૧𝐼𝑆𝑗𝑗 અને રિસીવિંગ એન્ડ નોડ 𝑚૨𝐼𝑅𝑗𝑗 બ્રાન્ચ થી આગળ નોડો 𝑗𝑗 આ દરેક બ્રાન્ચની આગળના નોડો છે 𝑗𝑗 અને 𝑁 𝑗𝑗 કુલ નોડોની સંખ્યા બ્રાંચો થી આગળ જુઓ કે તે કેવી રીતે છે તમે બ્રાન્ચ ૧ ને લો છો આ એક બ્રાન્ચ છે 𝑗𝑗 ૧ સેંડિંગ એન્ડ ૧ છેરિસીવિંગ એન્ડ ૨ છે આ બ્રાન્ચ થી આગળ કેટલા નોડો છે મારો મતલબ કે હું ફક્ત આ બ્રાન્ચથી આગળ ગણતરી કરું છું ૮ નોડો ત્યાં છે તેથી તે હું ૮ મૂકી રહ્યો છું અને તે નોડો શું છે આ નોડ ૨૩૪૫૬૭૮૯ છે આ બ્રાન્ચ ૧ ના આગળના નોડો છે હવે બ્રાન્ચ ૨ ની આગળના નોડો છે આ નોડ જેવા તમે બ્રાન્ચ ૨ પર આવો છો આ ખરેખર પાછળ છે આ તમારે પાછળની બાજુ જોવાની જરૂર નથી બરાબર તમારે આગળની બાજુ જોવાની જરૂર છે બરાબર તેથી બ્રાન્ચ ૨ ની આગળ જે પણ નોડો દેખાય છે ૩૪૫૬ અને ૯ તેથી જ મેં લેટરલ બ્રાંચો લીધી છે તેથી સામાન્ય રીતે ૩૪૫ આ બ્રાન્ચથી આગળનાઆ નોડો છે તેથી તે ૩૪૫૬૯ છે તેથી ૫ નોડો ત્યાં છે તેથી જ 𝑁 𝑗𝑗 𝑁૨ ૫ બરાબર આગળ તમે બ્રાન્ચ 3 પર આવો ત્યાં કેટલા નોડો છે ૪૫૬ અને ૯ આ ૪ નોડો છે અને તમારા કુલ નોડ ૪ છે એ જ રીતે જો તમે બ્રાન્ચ ૪ માં આવો તેનો અર્થ એ કે આ બ્રાન્ચ જો તમે આ બ્રાન્ચ પર જાવ બરાબર જો તમે આ બ્રાન્ચમાં આવો તો પછી આ બ્રાન્ચ થી આગળની સંખ્યા ૨ છે કારણ કે ૫ અને ૬ તેથી બ્રાન્ચ ૪ પર આવો અહીં કુલ સંખ્યા ૨ છે અને જે તે નોડો ૫ અને ૬ છે તેથી આ ૫ અને ૬ છે આ નોડો છે બરાબર તેવી જ રીતે જો તમે બ્રાન્ચ ૬ પર જાવ છો બરાબર જ્યારે તમે અહીં બ્રાન્ચ ૬ પર આવો છો તો આ બ્રાન્ચ છે કે આ બ્રાન્ચની આગળ ફક્ત ૧ નોડ છે જે ૬ છે તેથી 𝑁 𝑗𝑗 ૧ આ ફક્ત એક નોડ છે અને જે નોડ છે તે નોડ ૬ છે હવે તમે બ્રાન્ચ ૬ પર આવો તેનો અર્થ એ કે આ બ્રાન્ચ છે આ બ્રાન્ચ ની આગળ ત્યાં કેટલા નોડો છે ૨ તેથી આ 𝑁૬ ૨ છે તે ૨ છે અને તે નોડો શું છે ૭ અને ૮ હવે બ્રાન્ચ ૭ પર આવો આ બ્રાન્ચ ૭ છે આ બ્રાન્ચ ની આગળ જે નોડ છે ત્યાં નોડ ૮ છે તેથી નોડ ૮ અને કેટલા ફક્ત એક જ તેથી આ એક છે એ જ રીતે તમે બ્રાન્ચ ૮ પર આવો બ્રાન્ચ ૮ નો અર્થ ૪ થી ૯ તેથી ૪ થી ૯ આ બરાબર છે અને તે છે તમે જેને આ બ્રાન્ચ ની આગળ કહો છો ત્યાં ફક્ત એક નોડ છે તેથી તે ફક્ત એક જ છે અને જે તે નોડ છે તે ૯ છે તેથી તે ૯ છેહવે કનેક્ટિવિટી જુવો ૧ થી ૨ ૨ થી ૩ ૪ થી ૫ ૫ થી ૬ ૧ થી ૨ ૨ થી ૩ ૩ થી ૪ ૪ થી ૫ ૫ થી ૬ બરાબર પછી નોંધ લો કે જ્યારે તમે બ્રાન્ચ ૬ માં આવો છો ત્યારે સેંડિંગ એન્ડ નોડ એ ૨ છે રિસીવિંગ એન્ડ નોડ ૭ છે તેથી તે ૨ થી ૭ છે બરાબર કારણ કે તે આ ની લેટરલ છે નોડ ૨ માંથી આવી છે તેથી તે આ બ્રાન્ચ માંથી છે ૭ ખરેખર ૬ છે ૨ થી ૭ છે અને પછી ૭ થી ૮ છે એ જ રીતે આ બ્રાન્ચ ૮ તે નોડ ૪ માંથી નીકળી રહી છે તેથી ૪ થી ૯ તેથી અહીં સેંડિંગ એન્ડ નોડ ૪ છે અને 𝑚૨ ૯ અને જો તમે તે જ વસ્તુનો આપમેળે ઉપયોગ કરીને તમારા વોલ્ટેજની ગણતરી કરી શકો અને તમારા કરંટની આ જ રીતે ગણતરી કરો તેની ગણતરી કરવામાં આવશે પરંતુ માત્ર વસ્તુ એ છે કે તમારે 𝑒 𝑗𝑗 𝑘 મેટ્રિક્સની ગણતરી કરવી પડશે તેથી આ ખરેખર આકડાઓ e𝑗𝑗 𝑘 મેટ્રિક્સ છે બરાબર તેથી સમજૂતી માટે લેટરલ બ્રાંચોવાળો મુખ્ય ફીડર છે તેથી જો તમે દાખલા તરીકે જુઓ તો આપણું ઉદ્દેશ્ય હવે છે બધું પહેલાં સમજાવાયું છે તેથી બધી કનેક્ટિવિટીને સમજાવવા માટે કંઈ પણ પાછલા એલ્ગોરિધમ સાથે મેળ ખાતું નથી ફક્ત તમારે આ તમારા 𝑒 𝑗𝑗 𝑘 મેટ્રિક્સની રચના કરવી પડશે અને આ 𝑒 𝑗𝑗 𝑘 મેટ્રિક્સના આકડાઓ છે આ આકડા છે બરાબર ઉદાહરણ તરીકે આ કિસ્સામાં મેટ્રિક્સ e𝑗𝑗 𝑘 ને પણ વ્યાખ્યાયિત કરો ત્યાં jj ૧૨LN અને 𝑘 ૧૨ 𝑁 𝑗𝑗 આ કિસ્સામાં 𝐿𝑁 ૮ કારણ કે ત્યાં ૯ નોડો છે તેથી બ્રાંચોની સંખ્યા ૮ છે અને 𝑘 ૧૨ 𝑁 𝑗𝑗 ઉદાહરણ તરીકે જ્યારે 𝑗𝑗 ૧ 𝑁 𝑗𝑗 ૮ બરાબર અને તેનો અર્થ એ કે તમારા 𝑒૧૧ ૨ e૧૨ ૩ e૧૩ ૪ 𝑒૧૪ ૫ 𝑒૧૫ ૬ 𝑒૧૬ ૭ 𝑒૧૭ ૮ 𝑒૧૮ ૯ એ જ રીતે જ્યારે 𝑗𝑗 ૨ 𝑁 𝑗𝑗 𝑁 ૨ ૫ બરાબર તમારા 𝑒૨૧ ૩ 𝑒૨૨ ૪ 𝑒૨૩ ૫ 𝑒૨૪ ૬ 𝑒૨૫ ૯ આ રીતે મેં તમને જે આકડાઓ આપ્યા છે જેના લીધે તમે સરળતાથી મેટ્રિક્સ બનાવી શકો છો અને કમ્પ્યુટરમાં મૂકી શકો છો વાંચવા માટે ખૂબ આભાર અમે ફરી પાછા આવીશું